આપણે સ્ટીરિયો સિસ્ટમના પોઇન્ટ ના અનુરૂપ જોડી ના સેટ થી સ્ટ્રક્ચર પુન પ્રાપ્ત કરવા વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને આપણે ચર્ચા કરી છે કે અનુરૂપ બિંદુની જોડીને આપેલ દ્રશ્ય પોઇન્ટની ગણતરી તે ગણતરી માટે વિવિધ અભિગમો કેવી રીતે છે તેથી ફક્ત આ પ્રક્રિયાને સમજાવવા માટે આપણે દ્રશ્ય બિંદુ ની ગણતરી સમસ્યા વિશે ચર્ચા કરીશું તેથી આ વિશેષ ઉદાહરણને ધ્યાનમાં લો કે તમારી પાસે ડાબા અને જમણા કેમેરા માટે બે કેમેરા મેટ્રિસીસ P અને P' છે અને કહો 0 3 5 અને 23 13 પર સીન પોઇન્ટની તેની ઇમેજીસ રચાય છે તેથી આપણે સીન પોઇન્ટના 3D કોઓર્ડિનેટ્સની ગણતરી કરવી પડશે તમે બે કેમેરા P અને P' ના પ્રોજેકશન મેટ્રિસીઝ જોઈ શકો છો તે પણ અહીં આપવામાં આવ્યા છે તેથી આપણે તેના ઉપાયની ચર્ચા કરીશું તેથી ચાલો આપણે ધ્યાનમાં લઈએ કે આપણે સીન પોઇન્ટ મેળવવા માટે આની ગણતરી કેવી રીતે કરીશું તેથી તમારી પાસે પ્રોજેક્શન મેટ્રિસીસ P અને P' છે અને આપણે બતાવ્યા છે કે બે જોડી અનુરૂપ બિંદુઓ તરીકે x અને x' છે તેથી આપણે ત્રિકોણના ભૂમિતિ અભિગમને લાગુ કરીશું એનો અર્થ એ કે આપણે આ બે કેમેરા માટે રે બેક પ્રોજેક્શન રે બનાવીશું અને પછી તેના આંતરછેદની ગણતરી કરવાનો પ્રયાસ કરીશું અને નોઈસી અવલોકનને લીધે તમે આને છેવટે બરાબર તે મેળવશો નહીં તેવી ધારણા છે કે તેઓ એક બીજાને ઇન્ટરસેક્ટ કરે છે પરંતુ તમને ચોક્કસ ઇન્ટરસેક્ટ મળશે નહીં તેથી તમારે જે શોધવાની જરૂર છે તે એકદમ નજીકનો અંદાજ શોધી જે એકબીજાને ઇન્ટરસેક્ટ કરશે તેથી તમારે બંને લાઇનો માટે પરપેન્ડીક્યૂલર સેગમેન્ટ ધ્યાનમાં લેવું જોઈએ અને તે પછી મિડપોઇન્ટ મેળવવો જોઈએ જે સોલ્યુશન હતું તો ચાલો જોઈએ કે આ ગણતરી કેવી રીતે આગળ વધે છે તેથી C એ પ્રથમ કેમેરા નું કેન્દ્ર છે C' બીજા કેમેરાનું કેન્દ્ર છે અને આપણે પ્રોજેક્શન રેના દિશા કોસાઇનની ગણતરી કરી શકીએ છીએ ઇમેજ બિંદુ x આપવામાં આવે છે એ જ રીતે બીજા કેમેરાના પ્રોજેક્શન રે દિશા કોસાઇન ઇમેજ પોઇન્ટ x' છે તેથી M 1m જે કેન્દ્ર C હશે પછી -M' 1m' તે બીજા કેમેરાનું કેન્દ્ર હશે M 1x એ પ્રથમ કેમેરાના પ્રોજેક્શન રે એક દિશા કોસાઇન છે અને M' 1x' બીજા કેમેરાનું એક દિશા કોસાઇન છે તેથી આ ગણતરીઓથી તમે સીધી રેખાઓની ૩ પરિમાણીય રચનાઓ જાણી શકશો કારણ કે બિંદુઓ સીધી રેખા અને તેના દિશા કોસાઇન્સમાંથી પસાર થાય છે પરપેન્ડીક્યૂલર સેગમેન્ટ અને તેના મળવાના મુદ્દાને હલ કરવા માટે હવે તમે ૩ પરિમાણીય કોઓર્ડિનેટ ભૂમિતિ લાગુ કરો છો તેથી ત્યાં સમાધાન આવેલું છે તેથી આ પરપેન્ડીક્યૂલર સેગમેન્ટની એક પ્રોપર્ટી કે તેની દિશા કોસાઇન dx અને dx' ના ક્રોસ પ્રોડક્ટ દ્વારા પ્રાપ્ત થવી જોઈએ કારણ કે તે તેના પર લંબ છે અને જો હું ધારું છું x પોઇન્ટ અને C પોઈન્ટમાંથી પસાર થતા પ્રોજેક્શન રે પર પડેલો એક બિંદુ C વત્તા s d x તરીકે તેથી તે કંઈક છે તે સીધી રેખાની પેરામેટ્રિક રજૂઆત છે કોઈપણ પોઈન્ટ હોઈ શકે છે જો a s બદલાય છે s એ કોઈપણ પોઝિટિવ મૂલ્ય છે એ જ રીતે C પ્રાઈમ પ્લસ t d x પ્રાઈમ એ બીજો પોઈન્ટ છે તેથી આપણે શું શોધવાની જરૂર છે કે s અને t આ અવરોધને સંતોષશે કે લાઇન તેમની સાથે જોડાશે s અને t ના આ મૂલ્યો દ્વારા આપવામાં આવેલી તે બે પોઇન્ટ્સમાં જોડાતી લાઇન મને બંને રે ની પરપેન્ડિકયુલર દિશાઓ આપશે જેથી આપણે ટ્રાન્સલેટ કરીએ તેથી તે આના કાટખૂણે છે અને પછી તમે જાણો છો કે આપણે આ અવરોધને લાગુ કરવા s અને t માટે હલ કરવાની જરૂર છે

તેથી આ કોમ્પ્યુટેશનલ પગલાં છે જેની આપણે ચર્ચા કરી અને અહીં તે બધા પરિણામોનો સારાંશ છે જેમ તમે જોઈ શકો છો કે આપણે પહેલા કેન્દ્રોની ગણતરી કરી છે આ સંબંધોને લાગુ કરીને આ આપવામાં આવ્યું છે પછી તમે આ વિશિષ્ટ તથ્યોનો ઉપયોગ કરીને દિશા કોસાઈન્સ પૂર્ણ કરે છે તો આ પરપેન્ડિકયુલર ભાગની દિશા છે જે આ બંને રે માટે પરપેન્ડિકયુલર છે અને પછી આપણે આ દ્વારા લાઇન બનાવીએ છે તે અવરોધને લાગુ કરીને s અને t માટે હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેથી તેમના દ્વારા લાઇન આ સેગમેન્ટ રચે છે તે dx અને dy' બંને દિશાઓ માટે પરપેન્ડિકયુલર છે તેથી તમે ખરેખર બે ઇક્વેશનસ મેળવો છો તેથી જો તમે dx 0 32 0 47 0 69 ની દિશા કોસાઇન નોંધો છો પછી આ સ્લાઈડમાં તમે જોઈ શકો છો કે તમે તે દિશાના ડોટ પ્રોડક્ટ આ વિશિષ્ટ અભિવ્યક્તિ સાથે લીધું છે જે 0 ની બરાબર હોવું જોઈએ એ જ રીતે dx' ના દિશા કોસાઇનથી તે આ દિશામાં ઓર્થોગોનલ હોવું જોઈએ તેથી આ બે વેક્ટરની વચ્ચેનું ડોટ પ્રોડક્ટ 0 ની બરાબર હોવું જોઈએ તેથી આ મને બે ઇક્વેશનસ આપે છે કે s અને t ની દ્રષ્ટિએ એક લિનિયર ઇક્વેશન્સ તેથી જો તમે હલ કરો તો તમે s અને t પોઈન્ટ મેળવી શકો તો આ રીતે આપણે આ સમસ્યાને હલ કરી શકીએ અને આપણે સ્ટ્રક્ચર મેળવી શકીએ ચાલો લાઈન રિકન્સ્ટ્રક્શનની બીજી સમસ્યા ધ્યાનમાં લઈએ તેથી તમે અહીં એક વિશિષ્ટ પરિસ્થિતિ ધ્યાનમાં લો છો જ્યાં તમને સીધી લાઇન L આપવામાં આવી છે અને તમે તેની બે ઇમેજીસ મેળવી શકો છો જે ફરીથી પ્રથમ ઇમેજ પ્લેન અને બીજી ઇમેજ પ્લેન ફરીથી સીધી લાઇન હશે આકસ્મિક રીતે તમે જોઈ શકો છો કે ત્યાં એક એપિપોલર લાઈન્સ પણ હશે કોરેસપોન્ડિંગ લાઇનો જોડે તેથી પ્રથમ ઇમેજ પ્લેન આ 3 પરિમાણીય લાઇનની એક ઇમેજ છે એ જ રીતે બીજા ઇમેજ પ્લેનમાં સમાન લાઇનની ઇમેજ બંને L અને L' દ્વારા આપવામાં આવે છે તેથી આપણે અહીં શું કરી શકીએ કે આપેલ લાઇન અને પ્રોજેક્શન મેટ્રિક્સ P થી આપણે જાણીએ છીએ કે આ પ્લેન ઇક્વેશન PTl છે જે પ્લેન નું ઇક્વેશન છે

એ જ રીતે આ પ્લેન ઇક્વેશન છે તેથી હવે તમારી પાસે આ બે પ્લેન છે એક છે બીજું છે તેથી જ્યારે બે પ્લેન ઇન્ટરસેક્ટ કરે છે તેઓ એક લાઇન રચે છે અને તે જ સમાધાન છે ત્યાં ૩ પરિમાણીય લાઇન છે અને તે આ જ છે જો તમે આ ઇન્ટરસેક્ટની ગણતરી કરો તેથી આ તે છે જેનો મેં હમણાં ઉલ્લેખ કર્યો છે તેથી છેવટે તમારો ઉકેલ આ સ્વરૂપમાં છે તેથી ૩ પરિમાણીય લાઇનને રજૂ કરવાની આ એક અનુકૂળ રીત છે હવે અમે સ્ટીરિયો સિસ્ટમની ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોપર્ટી વિશે ચર્ચા કરીશું સ્ટીરિયો સિસ્ટમની મહત્વપૂર્ણ વિશેષતા અને તમે બતાવી શકો છો કે ઇમેજ વચ્ચેના પ્રોજેકટિવ ટ્રાન્સફોર્મેશન્સ તેઓ સ્ટીરિયો ભૂમિતિમાં કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે તેથી અનુરૂપ પોઇન્ટ્સની જોડીમાં હોમોગ્રાફી અથવા પ્રોજેકટિવ ટ્રાન્સફોર્મેશનની સ્થાપના કરવામાં આવે છે જેના માટે દ્રશ્ય બિંદુઓ ચોક્કસ પ્લેન પર પડે છે તેથી અમે આ પ્રકારની હોમોગ્રાફીને પ્લેન ઈનડ્યુસ હોમોગ્રાફી કહીએ છીએ તેથી આ વિશિષ્ટ દૃશ્ય લો જે આ આકૃતિમાં બતાવવામાં આવ્યું છે કે તમારી પાસે ફરી એકવાર પ્રોજેક્શન મેટ્રિસીસ P અને P' ના બે કેમેરા છે તેથી P દ્વારા આપવામાં આવ્યું છે I|0 તે પ્રથમ કેમેરા માટેનું પ્રોજેક્શન મેટ્રિક્સ છે અને આ રજૂઆત A | a માં આપવામાં આવેલ P' છે અને આપણી પાસે એક પ્લેન છે જે આ બીજગણિત દ્વારા રજૂઆત કરવામાં આવ્યું છે કારણ કે તમે જોઈ શકો છો કે આ પ્લેનનું એક સમીકરણ છે તેથી ૩ પરિમાણીય ઇક્વેશન સ્પેસની હોમોજીનીયસ કોઓર્ડિનેટ પ્રણાલીમાં પ્લેનનું પ્રતિનિધિત્વ કરે છે તેથી આ તે 3 વેક્ટર છે જે તમને પ્લેનની દિશાના કોસાઈન્સ આપે છે અને તમારું સ્કેલ મૂલ્ય 1 તરીકે રાખવામાં આવ્યું છે જેનો અર્થ થાય છે પ્લેનનું ઇક્વેશન જો v કોલમ વેક્ટર તરીકે આપવામાં આવે છે તે પ્લેન પરના એક બિંદુને ધ્યાનમાં લો જે અહીં x pi અને તેની અનુરૂપ ઇમેજ પોઇન્ટ x અને x પ્રાઇમ આપે છે તેથી આપણે બતાવી શકીએ કે આ બે મુદ્દાઓ વચ્ચે હોમોગ્રાફી છે તેથી ઉદાહરણ તરીકે તમે બીજો પોઈન્ટ લઈ શકો છો અને તમે તેની કહેવાની ઇમેજીસ પણ બનાવી શકો છો જે આ y છે અને કહો કે આ y પ્રાઇમ છે તો આ અનુરૂપ પોઈન્ટ છે તેથી ત્યાં હોમોગ્રાફી H જેવી છે જે Hx મને x પ્રાઇમ આપશે અને Hy મને y પ્રાઇમ આપશે અને આ હોમોગ્રાફીને પ્લેન ઈનડ્યુસ હોમોગ્રાફી કહેવામાં આવે છે આપણે આ બતાવી શકીએ છીએ તો ચાલો તારણો તપાસીએ આ ચોક્કસ આકૃતિ ને જોઈશું તેથી આપણે તે જોઈ શકીએ છીએ આપણે પહેલા પણ ચર્ચા કરી છે કે પ્લેનને નિર્દેશ કરે છે અને તેની સંબંધિત ઇમેજ એક જ વિઝન કેમેરામાં પણ તે હોમોગ્રાફી દ્વારા સંબંધિત છે કારણ કે પ્લેનમાંના પોઇન્ટ્સને ત્રણ વેક્ટર દ્વારા બે સ્વતંત્ર પરિમાણો દ્વારા રજૂ કરી શકાય છે અને તે હોમોગ્રાફી દ્વારા સંબંધિત છે ધ્યાનમાં લો કે હોમોગ્રાફી H 1 pi છે એ જ રીતે તમે હોમોગ્રાફી H 2 pi કરી શકો છો તેથી ત્યાંથી તમે એક હોમોગ્રાફી મેળવી શકો છો જે આ H 2 pi દ્વારા આપવામાં આવે છે જે H 1 pi નું વિપરીત છે આ પ્લેન ઈનડ્યુસ હોમોગ્રાફી એ પ્લેનના પરિમાણો સાથે સંબંધિત હોઈ શકે છે જે આ હોમોગ્રાફી અને પ્રોજેક્શન મેટ્રિસીસના પરિમાણો પણ પ્રેરિત કરે છે તેથી અહી આપણે બતાવ્યું છે આપણે તે સાબિત કર્યું છે કે તે કેવી રીતે સંબંધિત છે મૂળ પ્રમેય તે છે કે આ હોમોગ્રાફી આ દ્વારા આપવામાં આવી છે એનો અર્થ એ કે પ્લેન ઈનડ્યુસ આ ફોર્મમાં વ્યક્ત કરી શકાય છે જ્યાં એ બીજા કેમેરા અથવા P પ્રાઈમના પ્રોજેક્શન મેટ્રિક્સનું 3 ક્રોસ 3 સબ મેટ્રિક્સ છે અને આ વેક્ટર નાનું a ચોથું કોલમ વેક્ટર છે આ પ્રોજેક્શન મેટ્રિક્સ અને v ચોથો કોલમ વેક્ટર જેમ તમે જાણો છો કે આ પ્લેન pi સામાન્ય દિશાનો ગુણોત્તર છે તેથી આ અહીં દર્શાવવામાં આવ્યું છે કે તે આ કેવી રીતે સંબંધિત છે તેથી ચાલો હું તમને ફક્ત આ પુરાવોની રૂપરેખા પ્રદાન કરું છું કારણ કે તે અહીં આપવામાં આવ્યું છે હવે તમે જોઈ શકો છો કે x પ્રાઈમ જે સીન પોઇન્ટ x ની ઈમેજ છે આ P પ્રાઇમ X દ્વારા આપવામાં આવ્યું છે જે આ ફોર્મમાં વ્યક્ત કરી શકાય છે જ્યારે x ફક્ત PX છે જે આ ફોર્મમાં વ્યક્ત કરી શકાય છે તેથી હવે આ રે ના કોઈપણ પોઈન્ટને x rho તરીકે ગણી શકાય જેમ કે તમે જાણો છો કે હોમોજીનીયસ કોઓર્ડિનેટ પ્રણાલીમાં સ્કેલ પરિબળ તમને તે સમાન પરિમાણો પૂરા પાડે છે જે તમે જાણો છો અને ૩ પરિમાણીય વાસ્તવિક જગ્યાના સંદર્ભમાં અર્થઘટન છે તે ઇમેજ પોઇન્ટ x ને જોડતા તે પ્રોજેકટેડ રે માં કોઈ પણ પોઈન્ટ હોવો જોઈએ તમારે નોંધવું જોઈએ કે rho 1 ની બરાબર છે તમારી પાસે ઇમેજ પોઈન્ટ છે તેથી જ્યારે rho 1 છે આ આ ફોર્મમાં રજૂ થાય છે અને જ્યારે ઈનફિનિટી હોય ત્યારે આને આ ફોર્મ x 0 માં રજૂ કરવામાં આવશે તેથી બરાબર તમને rho નું કેટલું મૂલ્ય મળી રહ્યું છે જે પ્લેન પરના પોઇન્ટ કન્ટેનમેન્ટ સંબંધોને ધ્યાનમાં લઈને નક્કી કરી શકાય છે તેથી જો હું pi ટ્રાન્સપોઝ x rho લઈશ આ વેક્ટર કે જે 0 ની બરાબર હોવો જોઈએ અને rho ની વેલ્યુ માઈનસ v ટ્રાન્સપોઝ x દ્વારા આપવામાં આવી છે અને હવે આપણે x પ્રાઇમ ને એક્સપ્રેશનમાં વાપરીશું તેથી x આ કેપિટલ X સાથે સંબંધિત છે જે સીન પોઇન્ટ છે જે ઇમેજ પોઇન્ટ x સાથે સંબંધિત છે અને તે સંબંધિત સ્કેલ ફેક્ટર જે પ્લેનમાં પોઈન્ટ કન્ટેન્ટમેન્ટના આ વિશિષ્ટ તથ્યનો ઉપયોગ કરીને ગણતરી કરવામાં આવી છે તો x અને સ્કેલ ફેક્ટર એ માઈનસ v ટ્રાન્સપોઝ x છે તેથી જો હું અનુરૂપ સબમેટ્રીક્સનો ગુણાકાર કરું તો હું તેને Ax માઇનસ એ v ટ્રાન્સપોઝ x અને ah તરીકે પ્રાપ્ત કરીશ તેથી આ ફોર્મમાં લખી શકાય છે તેથી જેમ તમે જુઓ છો કે x પ્રાઈમ એ x સાથે સંબંધિત છે આ લિનિયર ટ્રાન્સફોર્મેશન દ્વારા અને જે કંઈ નથી પણ આપણે તેને એક પ્રોજેકટિવ ટ્રાન્સફોર્મેશન કહીએ છીએ અને જેને હોમોગ્રાફી H છે તેથી તમે આ રીતે મેળવશો આ સીધો સંબંધ છે તેથી આ વિશિષ્ટ તથ્યનો ઉપયોગ કરીને આપણે કહી શકીએ કે બે સ્ટીરિયો ઇમેજીસ વચ્ચેનું રૂપાંતર H એ પ્લેન ઈનડ્યુસ હોમોગ્રાફી છે જો તમે બીજી રીતે કહી શકો કે મૂળભૂત મેટ્રિક્સ આ ફોર્મમાં વિઘટિત થઈ શકે છે જ્યારે e પ્રાઇમ e પ્રાઈમ ક્રોસ H e પ્રાઇમ એ એપિપોલર પ્લેન છે અને જેમ તમે જાણો છો કે મેટ્રિક્સ સાથેનો જમણો એપિપોલનો ક્રોસ પ્રોડક્ટ કે જે ઓપરેશન મેટ્રિક્સ છે મૂળભૂત રીતે આ e પ્રાઇમ ક્રોસ એક મેટ્રિક્સ સમકક્ષ મેટ્રિક્સ છે જે તે ઓપરેશન રજૂ કરે છે તે પછી આપણે તમને F આપીશું અમારી પાસે અગાઉ આપણે ચર્ચા કરી છે કે ખરેખર આ હોમોગ્રાફી તે કોઈપણ હોમોગ્રાફી હોઈ શકે છે અને તે અહીં રજૂ થાય છે અગાઉ આપણે ઈનફિનિટી સમયે પ્લેનમાં ફક્ત હોમોગ્રાફી લીધી છે તેથી જો હું e પ્રાઇમ ક્રોસ H આ સ્વરૂપમાં F ને વિઘટિત કરું છું જો આપણે e પ્રાઇમ ક્રોસ H ના આ સ્વરૂપમાં F ને વિઘટિત કરીએ તો પછી P અને P પ્રાઈમ ah મેળવી શકાય છે આ ફોર્મમાં વ્યક્ત કરી શકાય છે તે ah જોડીના પ્રોજેક્શન મેટ્રિસીસની ફૅમિલી છે આ એક વિકલ્પ પણ હોઈ શકે છે તેથી આપણે એમ પણ કહી શકીએ કે જો તમારી પાસે બે પ્રોજેક્શન મેટ્રિસીસ P છે જે I 0 અને P પ્રાઈમના કેનોનિકલ સ્વરૂપમાં છે જે આ ફોર્મમાં આપવામાં આવે છે કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે પ્લેનને પ્રેરિત હોમોગ્રાફી H અને પછી પ્લેનને પુન પ્રાપ્ત કરી શકાય છે આ ઇક્વેશનસ હલ કરીને કારણ કે આપણે જાણીએ છીએ કે હોમોગ્રાફી ah હશે આપણે જોયું છે કે પાછલા કિસ્સામાં હોમોગ્રાફી A માઈનસ v ટ્રાન્સપોઝ દ્વારા આપવામાં આવે છે પરંતુ સ્વાભાવિક રીતે આ સમાનતા આપણે ત્યાં સુધી સ્થાપિત કરી શકતા નથી જ્યાં સુધી આપણે જાણતા નથી કે શું છે ચોક્કસ સમાનતા નક્કી કરી શકાય છે મૂકી શકાય છે જ્યારે આપણે બરાબર જાણીએ છીએ કે આ સમાનતા કયા સ્કેલ ધરાવે છે તેથી જ આપણે આ સમીકરણ આ ફોર્મમાં લખવું પડશે તેથી અહીં અનનોન્સ શું છે ત્યાં તમારી પાસે અનનોન k અને અનનોન v છે તેથી ત્યાં તમને લિનિયર સમીકરણો મળે છે ના ત્યાં H છે ત્યાં 8 એલિમેંટ્સ છે 8 સ્વતંત્ર એલિમેંટ્સ અને સ્વતંત્ર પરિમાણો છે તેથી તમે અનનોન k અને v માટેના લિનિયર સમીકરણો મેળવી શકો છો અને તમે આ હોમોગ્રાફીનો ઉપયોગ કરીને હલ કરી શકો છો તેથી આ રીતે તમે પ્લેનનું સમીકરણ મેળવી શકો છો સ્ટીરિયો ભૂમિતિની બીજી વિશેષતા કે આ પ્લેન ઈનડ્યુસ હોમોગ્રાફી છે અથવા તમે શોધી શકો છો કે તે મૂળભૂત મેટ્રિક્સ સાથે સુસંગત છે કે નહીં જેમ તમે જોયું છે આપણે ચર્ચા કરી છે કે કેવી રીતે મૂળભૂત મેટ્રિક્સની મૂળભૂત સુસંગતતા પ્રોજેક્શનલ મેટ્રિક્સને અવલોકન કરીને ચકાસી શકાય છે પછી ભલે તે સ્ક્યૂ સિમેટ્રિક મેટ્રિક્સ પ્રોપર્ટી હોય P પ્રાઇમ ટ્રાન્સપોઝ F P સ્ક્યૂ સિમેટ્રિક હોવું જોઈએ એ જ રીતે અહીં તમે પણ જોઈ શકો છો કે H ટ્રાન્સપોઝ F સ્ક્યૂ સિમેટ્રિક હોવું જોઈએ તેથી તે તમને ખબર છે કે ત્યાં એક રસપ્રદ બાબત છે જે સ્ક્યૂ સિમેટ્રિક મેટ્રિક્સની એક સુવિધા છે કારણ કે તે મેટ્રિક્સનું ટ્રાન્સપોઝ પ્રોપર્ટીની અવગણના કરે છે તેથી જો આપણે ટ્રાન્સપોઝ ઉમેરીએ તો આપણને 0 મળવું જોઈએ તેથી આ ફોર્મમાં બતાવી શકાય છે કે જે એ પુરાવો છે કારણ કે x પ્રાઇમ ટ્રાન્સપોઝ F x બરાબર 0 અને x પ્રાઇમ H x છે તેથી H x ટ્રાન્સપોઝ F x બરાબર 0 છે અને આ સાચું છે ફરી એકવાર દરેક x માટે આ સાચું છે કારણ કે જુઓ આ બધા સમાન ઇમેજ પોઇન્ટ છે તેથી આ દરેક x માટે સાચું છે તેથી H ટ્રાન્સપોઝ F એ સ્ક્યૂ સિમેટ્રિક મેટ્રિક્સની પ્રોપર્ટી માંથી સ્ક્યૂ સિમેટ્રિક મેટ્રિક્સ છે તેથી સ્ટીરિયો ભૂમિતિના આ ચોક્કસ તથ્યો છે કે એકવાર તમારી પાસે પ્લેન ઈનડ્યુસ હોમોગ્રાફી છે તેનો અર્થ એ કે આ કિસ્સામાં પોઇન્ટની અનુરૂપ જોડી તે બધા પ્લેનના સીન પોઇન્ટથી રચાય છે તેથી તે તે ફોર્મ દ્વારા સમજાવવામાં આવ્યું છે તમે ધ્યાનમાં લો એક પ્લેન જે તમે ધ્યાનમાં લો અને તે પ્લેનમાં જો તે બેઝ લાઇન સાથે સમાંતર ન હોય તે પ્લેનના સંદર્ભમાં એક ઇન્ટરસેક્શન છે તેથી ફરી એકવાર જો તે પ્લેન માટે જો તમને ખબર હોય કે ત્યાં હોમોગ્રાફી H છે તેથી પ્લેન ઈનડ્યુસ હોમોગ્રાફી માટે e પ્રાઈમ સમાન હોવું જોઈએ એ જ રીતે આપણે તે એપિપોલર લાઇન્સનો ઉલ્લેખ કર્યો છે તે જ એપિપોલર પ્લેનને લગતી સંબંધિત એપિપોલર લાઇન્સ છે અને તે જ એપિપોલર પ્લેન પર પડેલી કોઈપણ ખાસ લાઇન તેઓ પણ પ્લેન ઈનડ્યુસ હોમોગ્રાફી બનાવે છે કારણ કે ફરી એકવાર જે પ્લેન ઈનડ્યુસ કરવામાં આવે છે અને તે પ્લેનમાં પોઇન્ટ્સ હોય છે અને એપિપોલર પ્લેનને ધ્યાનમાં રાખીને તે પ્લેનનું કોઈપણ ઇન્ટરસેક્શન આ અવરોધ સંતોષશે તેથી આ પણ સંતુષ્ટ છે એપિપોલર લંબાઈની કોઈપણ જોડી માટે આ સંતુષ્ટ છે અને H x L e પ્રાઇમની એપિપોલર લાઇન પર આવેલું છે ત્યાં એક અન્ય પ્રતિબંધ બતાવવામાં આવ્યો છે કે અહીં પણ તમે જોઈ શકો છો કે જે તમારી પાસે છે તમારી પાસે એક સીન પોઈન્ટ છે અને તમારી પાસે અહીં કોઈ સીન પોઈન્ટ છે તો આ એપિપોલર લાઇન છે તેથી x F x ના સંદર્ભમાં ગુણાકાર કરીને સંબંધિત પોઇન્ટની એપિપોલર લાઇન મેળવી શકાય છે અને પછી તેનો અર્થ એ કે હું x ને ગુણાકાર દ્વારા એપિપોલર લાઇન મેળવી શકું છું અને જો હું x પર હોમોગ્રાફી ટ્રાન્સફોર્મેશન કરું છું તો આ પોઈન્ટ પણ અહીં આવેલ હશે એનો અર્થ એ છે કે હું H x ટ્રાન્સપોઝ લખી શકું છું F x જે 0 ની બરાબર પણ હોવા જોઈએ તેથી તે આ ચોક્કસ ગણતરીનો સાર છે તેથી આપણે વિચારણા કરીશું આપણે આ તથ્યોનું નિશ્ચિતરૂપે અમુક મર્યાદાઓ હેઠળ મૂળભૂત મેટ્રિક્સનો અંદાજો કાઢીશું કારણ કે તે ગણતરીઓને સરળ બનાવશે ધારો કે તમે 6 પોઇન્ટથી મૂળભૂત મેટ્રિક્સની ગણતરી કરવા માંગો છો જેમાંથી 4 કોપ્લાનર છે તેથી હું તે 4 કોપ્લાનર પોઇન્ટનો ઉપયોગ કરી શકું છું આપણે જાણીએ છીએ કે તેઓ એક હોમોગ્રાફી સ્થાપિત કરે છે તેથી તેમના અનુરૂપ પોઇન્ટ્સ તેમની વચ્ચે હોમોગ્રાફીનો સંબંધ છે તેથી આપણે તે 4 પોઇન્ટ્સનો ઉપયોગ કરીને હોમોગ્રાફી મેટ્રિક્સ H ની ગણતરી કરી શકીએ છીએ અને પછી તમે એપિપોલ્સને લાઇન્સ ને ગણતરી દ્વારા શોધી શકો છો તેથી એનો અર્થ એ છે કે તમે વાસ્તવિક અનુરૂપ પોઇન્ટ્સ ને ધ્યાનમાં લો જે x 5 માટે અવલોકન કરવામાં આવ્યું છે તેથી તમારી પાસે x 5 પ્રાઈમને અનુરૂપ x 5 છે પછી x 6 એ x 6 પ્રાઈમને અનુરૂપ છે પણ તમારી પાસે x 1 એ x 1 પ્રાઈમથી x 4 ને x 4 પ્રાઈમ સાથે અનુરૂપ છે તેથી પ્રથમ તમે તેમની વચ્ચે મુખ્ય ઈનડ્યુસ હોમોગ્રાફીની ગણતરી કરો તમારે ઓછામાં ઓછું 4 પોઇન્ટ કોરસપોનડેન્સીસ આવશ્યક છે તેથી હવે જો હું આ હોમોગ્રાફીનો ઉપયોગ કરીને x 5 ને પરિવર્તિત કરું છું એ જ પોઈન્ટ એપિપોલર લાઇન f x 5 માં આવશે અથવા મારે તે કહેવું જોઈએ એપિપોલર લાઇન બનાવવામાં આવશે કારણ કે F જાણીતું નથી તેથી એપિપોલર લાઇન H x 5 ક્રોસ x 5 પ્રાઈમ દ્વારા બનાવવામાં આવશે તેથી તે છે જે x 5 પ્રાઇમ બતાવવામાં આવ્યું છે અને આ તે પ્લેન ઈનડ્યુસ હોમોગ્રાફી પોઈન્ટ છે તેથી તેઓ એક એપિપોલર લાઈન બનાવશે તે જ રીતે બીજા પોઈન્ટનો ઉપયોગ કરીને તમે બીજી એપિપોલર લાઇનની રચના કરો છો તેથી તમને બીજા પોઇન્ટ્સ મળશે તમને x 6 પ્રાઇમ મળશે અને ધારો કે આ x 6 છે તે બીજે ક્યાંક હોઈ શકે તે અહીં નથી તેથી આ પોઈન્ટ અહીં હોઈ શકે છે અને કહે છે કે આ x 6 પ્રાઇમ છે અને હોમોગ્રાફી ટ્રાન્સફોર્મેશન પછી આ H x 6 છે તેથી આ બીજી એપિપોલર લાઈન પણ બનાવશે તેથી આ બે એપિપોલર લાઈન l 1 અને l 2 તેમનું ઇન્ટરસેકશન e પ્રાઇમ હશે કે આમાં વ્યક્ત થયેલ છે તેથી જો હું l 1 અને l 2 નું ક્રોસ પ્રોડક્ટ લઈશ મને e પ્રાઈમ મળશે તેથી હવે મૂળભૂત મેટ્રિક્સને e પ્રાઈમ ક્રોસ H pi તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે જે મૂળભૂત મેટ્રિક્સ છે જેથી તમે તેની ગણતરી કરી શકો તેથી 6 પોઇન્ટનો ઉપયોગ કરીને 6 પોઇન્ટથી કોઈ મૂળભૂત મેટ્રિક્સ નહીં હોય તમે 6 પોઇન્ટનો ઉપયોગ કરીને ગણતરી કરી શકો છો તમે મૂળભૂત મેટ્રિક્સની ગણતરી કરી શકો છો હવે અહીં સમસ્યા રિવર્સમાં છે તમને એક મૂળભૂત મેટ્રિક્સ અને 3 પોઇન્ટ કોરસપોનડેન્સીસ આપવામાં આવ્યો છે અને પછી તમારે H ની ગણતરી કરવાની જરૂર છે તેથી પ્રથમ પદ્ધતિ કહે છે કે તમે હંમેશાં અંદાજો કરી શકો છો મૂળભૂત મેટ્રિક્સ નો આપણે જે ચર્ચા કરી છે તેનો ઉપયોગ કરીને કેમેરા મેટ્રિસિસ P અને P પ્રાઇમનો અંદાજ કરી શકતા નથી અને પછી તમે પ્લેન મેળવી શકો છો કારણ કે તમારી પાસે 3 સીન પોઇન્ટ્સ છે અને તમે 3 સીન પોઇન્ટ્સ માટે હલ કરો છો સીન પોઇન્ટ્સ બનાવો અને પ્લેન મેળવો અને પછી ત્યાંથી તમે પ્લેન ઈનડ્યુસ હોમોગ્રાફીની ગણતરી કરી શકો છો જે H જેટલું છે A માઇનસ a v ટ્રાન્સપોઝ આ ફોર્મમાં પરિમાણ આપવામાં આવે છે બીજી પદ્ધતિ તે છે તે પોઇન્ટ્સ કોરસપોનડેન્સીસ માટે તમારે બીજો પોઈન્ટ કોરસપોનડેન્સીસ કરવો જરૂરી છે કે જ્યાંથી તમે આ હોમોગ્રાફી મેળવી શકો કારણ કે ઓછામાં ઓછું પોઇન્ટ કોરસપોનડેન્સીસ જરૂરી છે તેથી તે શું છે પોઈન્ટ કોરસપોનડેન્સીસની જોડી શું છે જે એપિપોલ્સ છે તેથી F માંથી તમે આ એપિપોલ્સની ગણતરી કરી શકો છો તેનો અર્થ એ કે તમે તેના ડાબે 0 અને જમણે 0 મેળવો તે એપિપોલ્સ છે અને તે અનુરૂપ પોઇન્ટ્સ પણ છે તેથી હવે તમારી પાસે 4 અનુરૂપ પોઇન્ટ્સ છે જ્યાંથી તમે હોમોગ્રાફીની ગણતરી કરી શકો છો તેથી આ એક બીજી રસપ્રદ સુવિધા પણ છે કે કોઈપણ 3 પોઇન્ટ તેમના દ્વારા રચિત પ્લેનને ધ્યાનમાં રાખીને ઇમેજની જગ્યાને દ્વિભાજિત કરી શકે છે ઇનફાઇનાઇટ હોમોગ્રાફી આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી અને ચાલો આપણે આ પ્લેનથી ઈનડ્યુસ હોમોગ્રાફીના સંદર્ભમાં તેની ચર્ચા કરીએ તેથી તમે કોઈપણ સામાન્ય પ્લેન ઈનડ્યુસ હોમોગ્રાફી ધ્યાનમાં લો જેનાં પરિણામો અહીં ટોચ પર બતાવ્યા છે અહીં તમે જોઈ શકો છો કે હોમોગ્રાફીનું આ સામાન્ય પરિણામ છે આ ફોર્મમાં તમારી પ્રોજેક્શન મેટ્રિસીસ આપવામાં આવે છે અને તે પણ ત્રિ પરિમાણીય પ્લેન આ ફોર્મમાં રજૂ કરી શકાય છે તેથી અલબત્ત આ કિસ્સામાં n d સ્વરૂપમાં આપવામાં આવે છે જેથી આપણે તેને સંબંધિત કરી શકીએ તેથી તમે માત્ર જો તમે આ સામાન્ય વેક્ટરને d દ્વારા સ્કેલ કરો છો જે b ની બરાબર છે તો ચાલો જોઈએ કે આ કેવી રીતે થાય છે તેથી હવે આ વિશિષ્ટ સંકલનને પગલે આ ટોમોગ્રાફીમાં તમારું પ્લેન આ ફોર્મમાં લખી શકાય છે હવે અહીં તમારી પ્રોજેક્શન મેટ્રિસીસ આપવામાં આવી છે તેથી તે એ સાથે સંબંધિત છે A છે K પ્રાઇમ R તો આ A અને e પ્રાઇમ આ જાણ દ્વારા આપવામાં આવ્યું છે અને e પ્રાઈમ આ કોઓર્ડિનેટની ઇમેજ છે જે 0 છે કેન્દ્રમાં છે કારણ કે તે 0 કેન્દ્ર ઓરિજિનમાં 0 0 પર છે તેથી જો હું અહીં ઈમેજ લઈશ અને આપણને અનુરૂપ મળશે તેથી તે t છે તેથી એપિપોલ એ છે કે ઇમેજ જમણી બાજુએ છે તો આ e પ્રાઇમ આપણે શોધી કાઢીશું અને e પ્રાઇમ t હશે અને ચાલો જોઈએ કે K ઇનવર્સ શું છે K ઇનવર્સ કારણ કે આ I 0 છે તો K ઇનવર્સ અહીં આવશે તેથી આપણે તેને કેનોનિકલ સ્વરૂપમાં બનાવી શકીએ છીએ જો હું K ઇનવર્સ દ્વારા ઇમેજ કોઓર્ડિનેટ્સને પરિવર્તિત કરું છું તેથી આ વસ્તુઓ છે તેથી v એ n d ની બરાબર હોવું જોઈએ અને e પ્રાઇમ K પ્રાઇમ t છે e પ્રાઇમ અહીંથી K પ્રાઇમ t છે તેથી તે e પ્રાઇમ છે અને પછી H pi આને અનુસરીને તમે જાણો છો કે ફોર્મ્યુલેશન આ ફોર્મમાં લખી શકાય છે તો તમે નોંધ્યું છે કે v ને આ n d આપવામાં આવે છે તેથી તે t n ટ્રાન્સપોઝ d છે તેથી છેવટે તે K પ્રાઇમ R K ઇનવર્સ નું બાદબાકી છે તેથી હવે d ઈનફિનિટી તરફ વહન કરે છે H ઈનફિનિટી એ K પ્રાઇમ R K ઇનવર્સ છે આ એક સૂત્ર છે જે આપણે અગાઉ ચર્ચા કરેલું પણ જાણીએ છીએ કે ઈનફિનિટીમાં હોમોગ્રાફી આ કેમેરા પરિમાણોની દ્રષ્ટિએ વ્યક્ત કરી શકાય છે અને આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી કે સામાન્ય રૂપરેખાંકનમાં કેવી રીતે પોઇન્ટના અનુરૂપ જોડીઓ આ ચોક્કસ પરિમાણ સાથે સંબંધિત છે તેથી આ તે છે જે આપણે ઈનફિનિટીનો ઉપયોગ કરીને મેળવીએ છીએ તેથી z ઈનફિનિટી તરફ વલણ ધરાવે છે x પ્રાઈમ એ pi ઈનફિનિટી પર પોઈન્ટની ઇમેજ છે તેથી આ તમને બતાવે છે કે તે એપિપોલર લાઇન ઉપરનો અદ્રશ્ય પોઈન્ટ છે જેમ કે તમે ઈનફિનિટી પોઇન્ટ્સ રજૂ કરી રહ્યા છો તેથી તમે જાણો છો તે હોમોગ્રાફી લાઇનની વચ્ચેનો આ સારાંશ છે અદ્રશ્ય પોઇન્ટ્સ પર ઈનફિનિટી પર હોમોગ્રાફી H ઈનફિનિટી છે તે બે ઇમેજીસ વચ્ચેના અદ્રશ્ય પોઇન્ટ્સને મેપ કરે છે અને તેને F આપવામાં આવેલ ત્રણ નોનકોલલાઇનર અદ્રશ્ય પોઇન્ટ્સની ઓળખ કરીને અથવા v અદ્રશ્ય પોઇન્ટ્સથી ગણતરી કરી શકાય છે તેથી અમે અગાઉ પણ ચર્ચા કરી હતી જે ત્રણ પોઇન્ટ્સ અને મૂળભૂત મેપ ફિક્સથી તમે હોમોગ્રાફીની ગણતરી કરી શકો છો તેથી જો તમારી પાસે અદ્રશ્ય પોઇન્ટ્સ ah અને અનુરૂપ અદ્રશ્ય પોઇન્ટ્સ છે તમે તે કિસ્સામાં H ઈનફિનિટીની ગણતરી કરી શકો છો અથવા તમે 4 અદ્રશ્ય પોઇન્ટ્સની જોડી મેળવી શકો છો તમે ફરીથી H ઈનફિનિટીની ગણતરી કરી શકો છો અને જો તમારા કેમેરાના મેટ્રીસીસ આ ફોર્મમાં આપવામાં આવે છે તો P અને P પ્રાઈમ અને ઈનફિનિટીનો કોઈપણ પોઈન્ટ આ ફોર્મમાં આપવામાં આવે છે આપણે અગાઉ ચર્ચા કરી હતી પણ H ઈનફિનિટી પર આ M પ્રાઇમ M ઇનવર્સ દર્શાવે છે આ સંબંધની ચર્ચા આપણે પોતે જ કોઈ સમસ્યાને હલ કરતી વખતે કરી હતી કે જેમાં એક સામાન્ય કેમેરાનું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું ઈનફિનિટીમાં પ્લેનને ઈનડ્યુસ કરતી વખતે આ ટોમોગ્રાફીમાં ઈનફિનિટી અથવા પ્લેનમાં હોમોગ્રાફી કેવી રીતે આમાં વ્યક્ત થાય છે H ઈનફિનિટી M પ્રાઇમ M ઇનવર્સ છે તેથી આ સાથે હું આ લેક્ચર આ સમયે બંધ કરું છું આપણે સ્ટીરિયો ભૂમિતિ પરની ચર્ચા પછીના લેક્ચર માં પણ ચાલુ રાખીશું ખુબ ખુબ આભાર કીવર્ડ્સ પ્લેન ઈનડ્યુસ હોમોગ્રાફી લાઇનનું પુનર્નિર્માણ એપિપોલર અવરોધો ઈનફાઇનાઇટ હોમોગ્રાફી